હવે આપણે આઇઓટી નેટવર્કિંગ અને પહેલાના વ્યાખ્યાનની આપણી ચર્ચાઓ અને તેને સંચાલિત વિવિધ મુદ્દાઓ ચાલુ રાખીશું આઇઓટી નેટવર્ક્સ માટે કવરેજ ઉચ્ચ થ્રુપુટ લો લેટન્સી અલ્ટ્રા વિશ્વસનીયતા અને ઉચ્ચ શક્તિ કાર્યક્ષમતા ની આવશ્યકતા છે આપણે ખાતરી કરવાની જરૂર છે કે પૂરતા પ્રમાણમાં કવરેજ હોય છે કવરેજ આ સેન્સર નોડ્સની દ્રષ્ટિએ જ્યાં આઇઓટી ડિવાઇસની ડિપ્લોયમેન્ટ ને વ્યવસ્થાગોઠવણજમાવવામાં આવ્યા છે ત્યાં પૂરતા પ્રમાણમાં કવરેજ કમ્યુનિકેશન અને થ્રુપુટ હોવું જરૂરી છે તેની ખાતરી કરવી થ્રુપુટ એક બીજી વસ્તુ છે જે નેટવર્ક સપોર્ટ કરે છે થ્રુપુટ ડેટા દર વિશે વાત કરે છે સ્વાભાવિક પણે લોસી નેટવર્ક વધારે થ્રુપુટ સપોર્ટ કરે છે ઓછું વિલંબ એ ખૂબ જ મહત્વનું છે જે ખાતરી આપે છે કે સોર્સથી રીસીવર માટે વપરાતો ટાઇમ ખુબ જ ઓછો લાગે પણ વધુ પડતાં આઇઓટી નેટવર્ક રીઅલ ટાઇમ ટ્રાફિકને સપોર્ટ કરે છે જ્યાં સમયસરતા ખૂબ મહત્ત્વની છે જે આપણે અગાઉના વ્યાખ્યાનમાં જાણી લીધું છે જો આ પેકેટો સમયસર પ્રાપ્ત ન થાય તો તે ડેટા નેટવર્કની સેવાની પર્યાપ્ત ગુણવત્તાને સમર્થન આપવા માટે ઉપયોગી થશે નહીં ઇન્ટરફેરેન્સ નોડેસ દખલગીરી અને ઘોંઘાટ નેટવર્કની રીલાયેબીલિટી વિશ્વસનીયતા માં ખલેલ પહોંચાડે છે આગળ આપણે લો પોંવોડ નોડેસ લો બેટરી પાવર હાઈ એનર્જી કોન્સ્ટ્રેનેડ એન્વિરોન્મેન્ટ્સ સંચાલિત નોડેસની શક્તિ કાર્યક્ષમતા અને ઓછી બેટરી વિશે વાત કરી રહ્યા છીએ આઇઓટી નેટવર્ક્સ માટે પ્રતિબંધિત વાતાવરણમા શક્તિ કાર્યક્ષમતા ખૂબ જ જરૂરી છે તેથી નેટવર્કિંગના દૃષ્ટિકોણથી આપણે જે પણ ઉકેલો વિશે વાત કરી રહ્યા છીએ તેમાં શક્તિ કાર્યક્ષમતા ખૂબ જ મહત્વનું હોવું જોઈએ તેથી આપણે કોઈ વધુ વિગત વિશે વાત કરતા પહેલા ચાલો ફરીથી નમૂનાના અમલીકરણ વિશે વાત કરીએ આ એક ખૂબ સરળ પ્રકારનું ઉદાહરણ છે જે હું તમને આપીશ ચાલો આપણે કહીએ કે આ વિવિધ આઇઓટી નોડેસ વિવિધ સેન્સર જેવા છે આ આઇઓટી ડિવાઇસીસમાં અન્ય ઘટકો અલગ છે જેમકે રેડિયો ઇન્ટરફેસ પ્રોસેસર સેન્સર અને કેટલાક બીજા ઘટકો આ આઇઓટી ડિવાઇસ ડેટા એકત્રિત કરશે જે ગેટવે દ્વારા મોકલવામાં આવશે જેમ કે પ્રોક્સી સર્વર અથવા ઇન્ટરનેટ દ્વારા ક્લાઉડ આ ડેટાને સ્ટોર પ્રોસેસિંગ વગેરે કરશે ક્લાઉડ એનાલિટીક્સ વિવિધ પ્રકારના હોઈ શકે છે એનાલિટિક્સના આધારેત્યાં કેટલીક એકચ્યુએશન ક્રિયાઓ થઈ શકે છે ચાલો આપણે કેટલાક ઉકેલો વિશે વાત કરીએ જેમાંથી એક એમક્યુટીટી પ્રોટોકોલ છે એમક્યુટીટી - સંપૂર્ણ ફોર્મ મેસેજ ક્યુ ટેલિમેટ્રી ટ્રાન્સપોર્ટ છે જે આઇબીએમ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું અને ઓએએસઆઈએસ દ્વારા 2013 માં ધોરણ સ્થાપિત કરવામાં માનકીકરણ કરવું standardize આવ્યું હતું એમક્યુટીટી પબ્લીશ સબ્સ્ક્રાઇબ PublishSubscribe કરવાની વિભાવના પર આધારિત છે મુખ્ય વસ્તુ એ છે કે એમક્યુટીટી હાલના ટીસીપી આઈપી TCPIP ની ઉપર કામ કરવા માટે રચાયેલ છે MQTTટીસીપી આઈપી ઉપર કામ કરે છે પરંતુ તમે જાણો છો કે તમારી પાસે એમક્યુટીટીનો ભિન્ન પ્રકાર હોઈ શકે છે જ્યાં ટીસીપી આઈપી ફ્રેમવર્કનો ઉપયોગ યોગ્ય રીતે થઈ શકશે નહીં ત્યાં તમે કંઈક બીજું વાપરી શકો છો તેથી એમક્યુટીટીના ફાયદા એ છે કે એક પબ્લીશ સબ્સ્ક્રાઇબ ફ્રેમવર્ક પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે જે આઇઓટી માટે ખૂબ જ યોગ્ય છે કારણ કે આઇઓટી ડિવાઇસીસ સામાન્ય રીતે ડેટા પ્રકાશિત કરશે ડેટા સેન્સિંગ કરશે માહિતી પ્રકાશિત કરશે તમારે સબ્સ્ક્રાઇબર્સ અને ગ્રાહકોની મદદ લેવી પડશે જે એજન્ટમાં બફર થયેલ ડેટા પ્રકાશિત કરશે તેથી આ પ્રકારની આર્કિટેક્ચર આઇઓટી માટે યોગ્ય છે જે વિશ્વસનીય હલકુ અને અસરકારક છે આ એક ઉદાહરણ છે જે બતાવે છે કે એમક્યુટીટી પબ્લીશ સબ્સ્ક્રાઇબ ફ્રેમવર્ક કેવી રીતે કાર્ય કરે છે આ ચિત્ર જુઓ એક તરફ એમક્યુટીટી ક્લાયન્ટ છે અને બીજા તરફ પબ્લીશર છે આ પ્રકાશક તાપમાન ભેજ વગેરે જેવા વિવિધ સેન્સેડ ડેટાને પ્રકાશિત કરશે અને આ ડેટા એમક્યુટીટી બ્રોકરમાં પ્રકાશિત થશે એમક્યુટીટી બ્રોકર એ સર્વર છે જે આ ડેટા સ્ટોર કરે છે હવે વિવિધ ગ્રાહકો તેમની રુચિઓના આધારે સબ્સ્ક્રાઇબ કરશે આ એમક્યુટીટી બ્રોકરનું સબ્સ્ક્રિપ્શન સર્વર પ્રકાશિત સાથે પ્રતિક્રિયા આપશે આ માહિતી પબ્લીશ સબ્સ્ક્રાઇબ મોડેલ પર આધારિત છે અને આ રીતેએમક્યુટીટી પ્રોટોકોલ કામ કરે છે હવે આપણે કેટલીક અન્ય બાબતો વિશે વાત કરતા પહેલા થોડી વધુ વિભાવનાઓ જોઈએ આપણે એમક્યુટીટીના વિવિધ ઘટકો વિશે વાત કરીએ એમક્યુટીટી ઘટકો આ ઘટકો શું છે આપણે પબ્લીશર સબ્સ્ક્રાઇબર્સ અને બ્રોકર્સ વિશે વાત કરી રહ્યા છીએ આ પબ્લીશર લાઇટવેઇટ સેન્સર છે સબ્સ્ક્રાઇબર્સ એ એપ્લિકેશન છે જે સેન્સર ડેટામાં રુચિ ધરાવે છે આ બ્રોકર્સ સબ્સ્ક્રાઇબર્સને પબ્લીશર સાથે જોડવામાં સહાય કરે છે હવે ચાલો આપણે આ પ્રકારના પૃષ્ઠભૂમિમાં જોઈએ કે આ કનેક્ટિવિટી માટે વિવિધ મોડેલો શું છે એમક્યુટીટી વિવિધ પદ્ધતિઓ પ્રદાન કરે છે જેનો ઉપયોગ કનેક્ટ કરવા ડિસ્કનેક્ટ કરવા સબ્સ્ક્રાઇબ કરવા અનસબ્સ્ક્રાઇબ કરવા અને પ્રકાશિત કરવા માટે થાય છે આપણી પાસે આ પ્રકારના અમુક પબ્લીશર છે જે તાપમાન સેન્સર જેવા વિવિધ આઇઓટી સેન્સર જેવા છે આ ડેટા બ્રોકરને મોકલશે જેમાં ડેટા ક્યુ છે જ્યાં ડેટા હશે ત્યાં ક્લાયંટના સબ્સ્ક્રિપ્શનના આધારે ડેટા મોકલવામાં આવશે આ લેપટોપ પીડીએ મોબાઇલ ફોન વગેરે હોઈ શકે છે આપણે સેવાની ગુણવત્તા વિશે વાત કરવાની જરૂર છે કારણ કે ક્યુઓએસ વિના આપણે આઇઓટી વિશે વિચારી શકતા નથી સેવાની ગુણવત્તા ક્યૂઓએસ ખૂબ જ મહત્વપૂર્ણ છે તો QoS માટે એમક્યુટીટી પ્રોટોકોલમાં વિવિધ વ્યવહારો છે જે ધ્યાનમાં લેવા પડશે પ્રથમ વ્યવહાર મૂળરૂપે પબ્લિશિંગ ક્લાયંટ અને એમક્યુટીટી વચ્ચેનો છે બીજો વ્યવહાર એમક્યુટીટી સર્વર અને સબ્સ્ક્રાઇબ કરનાર ક્લાયંટ વચ્ચેનો છે ક્યુઓએસના વિવિધ સ્તરો છે પ્રથમ એ ક્યુઓએસ છે જે મોટાભાગની ડિલિવરીની ખાતરી કરવા વિશે છે તેથી આ એક શ્રેષ્ઠ પ્રયાસ અને ડેટા પહોંચ્યા ની ખાતરી વગરની ડેટા સેવા છે અને અહીં પબ્લીશર સંદેશને એક સમયે સર્વર પર સ્થાનાંતરિત કરે છે અને સર્વર તેને એક સમયે સબ્સ્ક્રાઇબર ર્સ ને પ્રસારિત કરે છે મૂળભૂત રીતે ફરીથી પ્રયાસ કરવાનો અવકાશ નથી QoS 1 બીજી બાજુ QoS 1 ઓછામાં ઓછા એકવાર ડિલિવરી વિશે વાત કરે છે જ્યાં સુધી સંદેશ પહોંચ્યાની સ્વીકૃતિ મળતી નથી ત્યાં સુધી ફરીથી પ્રયાસ કરવામાં આવે છે QoS2 વધુ અલગ છે તે એકજવાર ડિલિવરી કરીને સંદેશ પહોંચાડવા પ્રયાસ કરે છે એમક્યુટીટી પ્રોટોકોલ આ રીતે કાર્ય કરે છે ચાલો હવે આપણે CoAP પ્રોટોકોલ જોઈએ COAP એક પ્રકારની એપ્લિકેશન સ્તરવાળી પ્રોટોકોલ છે તે સેશન પ્રકારની પ્રોટોકોલ છે COAP એ આઇઓટીમાં વિવિધ એપ્લિકેશનો વિવિધ એપીઆઇ ચલાવવા મદદ કરે છે CoAP નું સંપૂર્ણ નામ કોન્સ્ટ્રેઇન્ડ કંસ્ટ્રાઇન્ડ એપ્લિકેશન પ્રોટોકોલ છે જે આઈઇટીએફ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું કોરનું સંપૂર્ણ નામ કોન્સ્ટ્રેઇન્ડ રેસ્ટફુલ એન્વિરોન્મેન્ટ છે તેથી આ કાર્યકારી જૂથ લાઇટવેટ ઇન્ટરફેસવાળી એપ્લિકેશનોને HTTP ના સ્થાને ચલાવવા માટે કરવામા આવી છે આ એક restful સેવા છે જે HTTP ની સમકક્ષ છે તેથી HTTP ને બદલે તમે CORE ચલાવી શકો છો મૂળભૂત રીતે કોર ટ્રાન્સપોર્ટ લેયર માં યુડીપી ઉપર કામ કરે છે આ એક ટ્રાન્સપોર્ટ લેયર સુરક્ષિત કરવા માટેનો પ્રોટોકોલ છે જેને ડેટાગ્રામ ટ્રાન્સપોર્ટ લેયર સિક્યુરિટી પ્રોટોકોલ કહેવામાં આવે છે CoAP ચાર પ્રકારના સંદેશાઓને વ્યાખ્યાયિત કરે છે કન્ફર્મેબલ સંદેશ બિન અનુરૂપ સંદેશ આરએસટી રીસેટ સંદેશ અને સ્વીકૃતિ કન્ફર્મેબલ પ્રકારનાં સંદેશ માટે પ્રાપ્તકર્તાને કાં તો સંદેશનો સ્વીકાર કરવો અથવા ન કરવો આવશ્યક છે અને નોન કન્ફર્મેબલ બિન પુષ્ટિપાત્ર પ્રકારના સંદેશના કિસ્સામાં જો પ્રાપ્તકર્તા સંદેશ પર પ્રક્રિયા કરી શકતો નથી તો પછી તે પ્રાપ્તકર્તા રીસેટ સંદેશ મોકલે છે તેથી તે જુદા જુદા સંદેશાઓનો ઉપયોગ કરે છે જેમ કે GET PUT OBSERVE PUSH Delete વગેરે એમ ટી રીતે જ એ જ રીતે આઇઓટી માટે આ બધા જુદા જુદા સંદેશના પ્રકારો છે જેમ કે ગેટ પુટ ઓબઝર્વ આઇપી મલ્ટિકાસ્ટ આઇઓટી માટે એમ એમ કમ્યુનિકેશન માં જો તમને આ પ્રોટોકોલ વિશેષમાં વધુ જાણવામાં રસ હોય તો ઘણી બધી વસ્તુઓ ઉપલબ્ધ છે પરંતુ એક અભિવ્યક્ત દ્રષ્ટિકોણથી મને લાગે છે કે આ પ્રકારની તમને આપેલી માહિતી સંતોષકારક છે બીજા દૃષ્ટિકોણથી બીજો પ્રોટોકોલ છે જેને XMPP પ્રોટોકોલ કહેવામાં આવે છે આ જેનું સંપૂર્ણ સ્વરૂપ એક્સ્ટેન્સિબલ મેસેજિંગ એન્ડ પ્રેઝન્સ પ્રોટોકોલ છે જે ફરીથી પબ્લીશસબ્સ્ક્રાઇબ મોડેલ ઉપર આધારિત છે એમક્યુટીટીના સંદર્ભમાં જેની વિશે આપણે વાત કરી હતી આ વાતચીત પ્રોટોકોલ XMPP એ XML પર આધારિત છે અને તે અંદરના ભાગમાં DTLS સુરક્ષિત પરિવહન સ્તરનો ઉપયોગ કરે છે આ મોડેલ વિકેન્દ્રિત છે તેનો અર્થ એ કે તેને કેન્દ્રિય બનાવવાની કોઈ આવશ્યકતા નથી આના ઘણા બધા ફાયદા છે જેમ કે તે વચ્ચેના આંતર કાર્યક્ષમતાને ટેકો આપે છે વિજાતીય નેટવર્ક વિજાતીય ઉપકરણો અને વિજાતીય એજન્ટો ને તે ટેકો આપે છે એક્સ્ટેન્સિબિલિટી તેનો અર્થ એ કે ગોપનીય અને તે વિવિધ સંસ્થાઓ દ્વારા તેમની જરૂરિયાતો અનુસાર વ્યાખ્યાયિત કરાયેલ કસ્ટમાઇઝ્ડ માર્કઅપ લેંગ્વેજને સપોર્ટ કરવાની લવચીકતા હોવાના ફાયદા વિશે પણ વાત કરે છે કારણ કે તે XML પર આધારિત છે તા સૂચિઓ મલ્ટિ યુઝર ચેટ ચેટ પબ્લીશ સબ્સ્ક્રાઇબ વગેરે વગેરેને પણ ટેકો આપે છે આમાંના કેટલાક ખૂબ ઉચ્ચ સ્તરના છે ખૂબ ઉચ્ચ સ્તરે બીજો એક એએમક્યુપી પ્રોટોકોલ છે AMQP પૂર્ણ ફોર્મ એડવાન્સ્ડ મેસેજ ક્યુઇન્ગ પ્રોટોકોલ છે આ પણ એમક્યુટીટી અને એક્સએમપીપી ની જેમ પબ્લીશ સબ્સ્ક્રાઇબ મોડેલ પર આધારિત છે તે બે પ્રકારના ફ્રેમવર્કને સપોર્ટ કરે છે એક પોઇન્ટ ટૂ પોઇન્ટ કમ્યુનિકેશન છે અને બીજો એક મલ્ટિ પોઇન્ટ કમ્યુનિકેશન છે સામાન્ય આ રીતે નાણાકીય એપ્લિકેશનો અને ડિજિટલ ફાઇનાન્સ જેવી એપ્લિકેશનો માટે વપરાય છે ટોકન આધારિત પદ્ધતિ સુનિશ્ચિત કરે છે કે પ્રવાહ નિયંત્રણ અને બફર ઓવરફ્લો છે કે નહીં આમ પ્રવાહ નિયંત્રણ એ ટોકન આધારિત મિકેનિઝમનો ઉપયોગ કરે છે જેની વિગતો તમે જાણો છો તે હું નહીં કહું એએમક્યુપી ખાતરી કરે છે કે ઓછામાં ઓછું બફર ઓવરફ્લો અને ફ્લો નિયંત્રણ સચવાય રહે એએમક્યુપીનો ઉપયોગ કરીને સંદેશ વિતરણની ગેરંટી આપી શકાય છે અને દરેક સંદેશ એકવાર પહોંચ્યો કે નહીં તે નક્કી કરી શકાય છે બરાબર એક વાર વિતરિત જે કરવા વિશે સુનિશ્ચિત કરે છે કોઈ સંદેશ ડ્રોપ કરવામાં છોડવામાં ન આવે અને માત્ર એક જ વાર વિતરિત થાય તે સુનિશ્ચિત કરે છે IEEE 1888 આ એક ઉર્જા કાર્યક્ષમ નેટવર્ક નિયંત્રણ પ્રોટોકોલ છે જે એ IPv4 અથવા IPv6 ઉપરના નેટવર્ક ઘટકો વચ્ચે સામાન્ય માહિતી વિનિમય પ્રોટોકોલ છે તે જુદા જુદા સંસાધન સાર્વત્રિક સંસાધન અને ઓળખકર્તાઓના ઉપયોગ વિશે વાત કરે છે અને પર્યાવરણીય દેખરેખ ઉર્જા બચત કેન્દ્રિય વ્યવસ્થાપન જેવી એપ્લિકેશન પ્રણાલીને ટેકો આપે છે આ વસ્તુનું પૂર્ણ સ્વરૂપ ડિસ્ટ્રિબ્યુટેડ ડેટા સર્વિસ રીઅલ ટાઇમ પબ્લિશ અને સબ્સ્ક્રાઇબ છે ફરીથી આપણે પબ્લિશ સબ્સ્ક્રાઇબ કરવાની વાત કરી રહ્યા છીએ તેની આંતરિક લાક્ષણિકતાઓ ના આકર્ષણ ને કારણે તે આઇઓટી નેટવર્કમાં ખૂબ જ ઉપયોગી આ પબ્લિશ સબ્સ્ક્રાઇબ ફ્રેમવર્ક ને UDP ટ્રાન્સપોર્ટ લેયર પ્રોટોકોલની ઉપર સપોર્ટ કરે છે તેથી તે ડેટા સેન્ટ્રિક બાઈનરી દ્વિસંગી પ્રોટોકોલ છે અને આ સંદર્ભમાં આ ડેટાને "ટોપિક્સ" વિષયો તરીકે ઓળખવામાં આવે છે આમાં "ટોપિક્સ" છે તેથી ડેટા રૂચીના વિષય પ્રમાણે વપરાશકર્તાઓ સબ્સ્ક્રાઇબ કરે છે અને શ્રોતાઓ આ સાંભળે છે એક જ વિષય માટે વિવિધ અગ્રતાના બહુવિધ સ્પીકર્સ હોઈ શકે છે અને આઇઓટી નેટવર્કના સંદર્ભમાં ડેટા સ્થિરતા ડિલિવરીની સમયમર્યાદા વિશ્વસનીયતા ડેટાની તાજગી અને જુદા પ્રોટોકોલ વાપરવા એમાં એ QoS સુનિશ્ચિત કરે છે લશ્કરી ઔદ્યોગિક અને આરોગ્ય સંભાળ જેવી મોનિટરિંગ એપ્લિકેશનમાં પ્રોટોકોલનો ખાસ ઉપયોગ થાય છે આની સાથે આપણે આઇઓટી નેટવર્ક પરના બંને વ્યાખ્યાનોનો અંત લાવીએ છીએ આ તમામ પ્રોટોકોલ કે જેના વિશે આપણે વાત કરી છે તે કોઈપણ પ્રકારની આઇઓટી એપ્લિકેશન્સ અને આઇઓટી અને ઉદ્યોગ 4 0 એપ્લિકેશન્સ સાથે ઉપયોગ કરવા માટે ખૂબ જ આકર્ષક છે ખૂબ જ મુખ્ય આવશ્યકતાઓમાંની એક કનેક્ટેડ જોડાયેલ વર્તન છે અને આ માટે આ બધા પ્રોટોકોલ્સ આ પબ્લિશ સબસ્ક્રાઇબ આધારિત પ્રોટોકોલ કે જેના વિશે આપણને આ લેક્ચરમાં વાત કરી છે અને અગાઉના પ્રોટોકોલ તમને આ પ્રકારની કનેક્ટેડ સિસ્ટમ કનેક્ટેડ નેટવર્ક અને તેની અંદરની વર્તણૂક સામગ્રી બનાવવામાં મદદ કરશે આ સાથે આપણે આ વ્યાખ્યાનનો અંત આણીએ છીએ